તેથી આગળ ના વ્યાખ્યાનમાં આપણે બ્લોક્સ ની પ્લેસમેન્ટ માટેની સિમ્યુલેટેડ એનેલીંગ તકનીક તરફ ધ્યાન આપ્યું હતું તેથી તે એક તકનીક હતી જે ગ્લાસ અથવા ધાતુઓની સમાનતાનો ઉપયોગ કરી એનેલિંગ ની પ્રક્રિયાથી સ્ફટિકીકૃત થાય છે હવે આ વ્યાખ્યાનમાં આપણે પ્લેસમેન્ટ માટેની બીજી પદ્ધતિ તરફ ધ્યાન આપીશું જે ફરીથી ભૌતિકશાસ્ત્રની બીજી સમસ્યા એટલે કે સ્પ્રિંગની પ્રોપર્ટી સ્પ્રિંગની સ્થિતિસ્થાપકતા થી સમાનતા ધરાવે છે તમે જાણીતા લૉ હૂકના લૉ વિશે તો સાંભળ્યું જ હશે તેથી તે મૂળભૂત રીતે સ્પ્રિંગની કેટલીક પ્રોપર્ટી અને તેની સંતુલન સ્થિતિ પર આધારિત છે ચાલો આપણે તે સમસ્યા જોઈએ આ પદ્ધતિને ફોર્સ ડાયરેકટેડ પ્લેસમેન્ટ કહેવામાં આવે છે હવે જેમ મેં કહ્યું હતું આ પદ્ધતિ પ્લેસમેન્ટ સમસ્યા અને મિકેનિક્સ ની ખૂબ ક્લાસીકલ સમસ્યા જે સ્પ્રિંગ સાથે જોડાયેલ બોડીસની સિસ્ટમ છે તેની વચ્ચે સમાનતાની શોધ કરે છેહું સમજાવવા માટે એક ઉદાહરણ લઈશ તેથી ત્યાં બોડી નો સમૂહ છે જે સ્પ્રિંગ્સ સાથે જોડાયેલ છે આ તે સમાનતા છે જે આપણે અહીં દોરી રહ્યા છીએ તેથી આપણે તેના પર થોડા સમય પછી આવીશું આ પ્લેસમેન્ટ સમસ્યાના સંદર્ભમાં એક સમાનતા છે જ્યાં આપણે કહીએ છીએ કે જે બ્લોક્સ આપણે મુકવા માગીએ છીએ જે એકબીજા સાથે જાળી દ્વારા જોડાયેલા છે તેઓ એકબીજા પર આકર્ષણ ફોર્સ લગાવે છે બળનું પરિમાણ એ બ્લોક્સ વચ્ચેના અંતર સાથે સીધા પ્રમાણમાં છે જે મિકેનિક્સ માં હૂકના લૉ Hooke's law સમાન છે ચાલો આપણે પહેલા આને સમજાવવાનો પ્રયત્ન કરીએ તેથી આપણે હૂકના નિયમ Hooke's law થી પ્રારંભ કરીએ છીએ તો હૂકનો નિયમ Hooke's law શું છે તેથી હૂકનો નિયમ Hooke's law સ્પ્રિંગ્સની પ્રોપર્ટી સાથે સંબંધિત છે કેવી રીતે સ્પ્રિંગ ને ખેંચવી કે દબાવવી એ સ્પ્રિંગ સાથે જોડાયેલ બોડી કે માસ પર દબાણ કરે છે તો ચાલો જોઈએ ધારો કે આપણી પાસે બે દળ છે ચાલો તેમને એમ 1 અને એમ 2 કહીએ જે સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે તો આપણે શું કરી શકીએ જો આ બંને બોડી વચ્ચેનું અંતર ડી છે તેથી એક સ્પ્રિંગ માટે તમે જાણો છો કે જો હું સ્પ્રિંગ ને ખેંચું છું જો હું એમ 2 ને આ દિશામાં ખેંચું છું તેને છોડું છું તો તે ફરીથી અહીં આવશે અથવા જો હું તેને આ દિશામાં દબાણ કરું છું અને જો હું મુક્ત કરું તો તે ફરીથી પાછું મૂળ સ્થિતિમાં આવશે તેથી જ્યારે પણ હું કોઈ સ્પ્રિંગ ખેંચું અથવા દબાણ કરું અથવા તેના પર બળનો પ્રયોગ કરવામાં આવે ત્યારે તે તેને બીજી દિશામાં પાછો ખસેડવાનો પ્રયત્ન કરે છે બરાબર તેથી સ્પ્રિંગ પર લાગતું બળ એ અંતરના સપ્રમાણમાં છે જે સ્પ્રિંગ ના બંને છેડા એમ 1 અને એમ 2 ને અલગ કરે છે તેથી તમે લખી શકો છો કે એફ બરાબર કોઈ કોન્સ્ટન્ટ કે ગુણ્યાં ડી જ્યાં આ કોન્સ્ટન્ટ કે એ સ્પ્રિંગનો કોન્સ્ટન્ટ છે તેથી આ સ્પ્રિંગની ગુણવત્તા પર આધારિત છે જો તે ખૂબ જ મજબૂત સ્પ્રિંગ હશે તો કે ની કિંમત ખૂબ મોટી હશે પરંતુ જો તે ખૂબ નબળી સ્પ્રિંગ હશે તો કે નું મૂલ્ય ઓછું હશે તેથી એફ અને ડી વચ્ચેની આ સમાનતા સ્પ્રિંગ ના મટીરીયલ ની સ્થિતિસ્થાપકતા ની મર્યાદામાં રહેશે જુઓ જો તમે આ સ્પ્રિંગ ને એક નિશ્ચિત મર્યાદાથી આગળ ખેંચો છો તો મટીરીયલ માં કેટલુંક કાયમી નુકશાન થઈ શકે છે હવે કેટલીક કાયમી વિરૂપતા હોઈ શકે છે જે આપણે કહીએ કે તે સ્થિતિસ્થાપકતાની મર્યાદાથી બહાર છે જેનો અર્થ છે કે જો તમે તેને છોડશો તો બોડી એમ 2 તેના મૂળ સ્થાને બરાબર પાછું નહીં આવે સ્પ્રિંગ નો કેટલાક ભાગ કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થઈ શકે છે તેથી જ અમે કહી રહ્યા છીએ કે સ્થિતિસ્થાપકતા ની મર્યાદામાં એફ અને ડી સપ્રમાણ રહેશે તો આ બે સ્પ્રિંગ માટે છે હવે પ્લેસમેન્ટ ની સમસ્યા જોઈએ કારણ કે આપણી પાસે એમ કહીયે કે એક બ્લોક બી 1 અને બ્લોક બી 2 છે ચાલો કહી શકીએ કે ત્યાં બીજો એક બ્લોક બી 3 છે તેથી હું જે વિચારું છું તે એ છે કે B1 અને B2 ની વચ્ચે ત્યાં 5 કનેક્શન વાયર અને નેટ છે 5 નેટ જે ચાલી રહી છેતેમાં B2 અને B3 ની વચ્ચે 2 B1 અને B3 વચ્ચે 3 છે તેથી હું સમરૂપતા દોરી શકું છું તેથી હું કહું છું કે તમે પ્લેસમેન્ટ સમસ્યામાં જુઓ છો કે તમે શું કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો બે બ્લોક્સ જે વધુ મજબૂત રીતે એક સાથે જોડાયેલા છે અમે તેમને શક્ય તેટલું નજીકમાં રાખવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ જો તેઓ એટલા નજીક ન હોય તો ભારપૂર્વક જોડાયેલા હશે તો તેઓ થોડા વધુ પ્રયત્નો કરશે કોઈ વાંધો નથી તેથી હું કહું છું કે આ સમસ્યામાં હું ત્રણ બોડી બી 1 બી 2 અને બી 3 ને એક સમાન રીતે મોડ્યુલેટ કરી શકું છું જે ત્રણ સ્પ્રિંગ દ્વારા જોડાયેલ છે જેનો સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે બરાબર 5 કે બરાબર 2 અને કે બરાબર 3 છે કારણ કે આ ખાસ સ્પ્રિંગ કોન્સ્ટન્ટ ના ઉચ્ચતમ મૂલ્ય સાથે સ્પ્રિંગ સૌથી મજબૂત છે તે બી 1 બી 2 ને એક સાથે ખેંચશે તેથી જો તમે બોડી ની આ પ્રણાલીને મુક્તપણે ફરવા માટે છોડી દો તો છેવટે તે એક ગોઠવણીમાં સ્થાયી થઈ જશે જે સંતુલનની સ્થિતિ કહેવાય છે દરેક બોડી પરનો નેટ ફોર્સ ઝીરો હશે ત્યાં જોડાયેલી અન્ય સ્પ્રિંગ્સ પણ હોઈ શકે છે તેથી હું બતાવી રહ્યો નથી હું ફક્ત 3 બતાવી રહ્યો છું કારણ કે જો માત્ર 3 ની સંતુલનની સ્થિતિ હોય તો તે બધા એક સાથે આવશે પરંતુ અન્ય દિશાઓમાં પણ અન્ય ખેંચતા બળો છે તો આ સમાનતા જેવું છે આપણી પાસે એક સ્પ્રિંગ છે આપણી પાસે ઇન્ટર કનેક્શન લાઇન્સ છે હવે સમાનતા એ છે કે હૂકનો નિયમ Hooke's laws કહે છે કે બળ અંતરના સમપ્રમાણ હશે અહીં પણ તે જ વાત ચાલો કહીએ કે આ બે બ્લોક્સ બી 1 અને બી 2 વચ્ચેનું અંતર ડી છે તેથી બી 1 અને બી 2 વચ્ચેના આકર્ષણ બળો રેખાઓની સંખ્યા જેટલા હશે હૂકના નિયમ Hooke's law ની જેમ આ અંતર કે દ્વારા ગુણાંકાર છે તેથી આ પ્રકારની સમાનતા અથવા સમરૂપતા તમે દોરી રહ્યા હતા અને આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને અમે મોડ્યુલો મૂકવા માટે આ વિશેષ પદ્ધતિનું ઘડતર અથવા રચના કરી રહ્યા છીએ તો ચાલો ફરીથી આ સ્લાઈડ પર પાછા આવીએ તેથી અમે કહી રહ્યા છીએ કે એકબીજા સાથે જોડાયેલા બ્લોક્સ આકર્ષણ બળો લગાડે છે જાણે કે મેં કહ્યું હતું તેમ સ્પ્રિંગ દ્વારા જોડાયેલા હોય તેમ માનવામાં આવે છે આ બળનું પરિમાણ અંતરના સમપ્રમાણ છે આ મેં પણ કહ્યું છે અને જ્યારે તમે તેમને મુક્તપણે ફરવા માટે છોડી દો ત્યારે અંતિમ રૂપરેખાંકન તે હશે જેમાં સિસ્ટમ સંતુલન પ્રાપ્ત કરે છે તેથી જ્યારે હું કહું છું કે સિસ્ટમ સંતુલન પ્રાપ્ત કરે છે ચાલો આપણે સમજાવવા માટે બીજું એક ઉદાહરણ લઈએ ચાલો કહીએ કે મારી પાસે ત્રણ બોડી છે ચાલો આપણે તેમને બ્લોક્સ બી 1 બી 2 કહીએ અને કહીએ કે બી 3 અહીં છે તેથી હું એમ માની રહ્યો છું કે આ ત્રણ બી 1 બી 2 બી 3 અમે એ બ્લોક્સને બતાવીએ છીએ જે ફ્લોરપ્લાન પર પહેલેથી જ મૂકવામાં આવ્યા છે ચાલો આપણે સંપૂર્ણ કસ્ટમ ડિઝાઇન જ્યાં આપણે બી 1 અહીં મૂકી છે આપણે અહીં બી 3 મૂકી છે આપણે અહીં બી 2 મૂકી છે હવે આપણે જેનો વિચાર કરી રહ્યા છે એ ચોથા બ્લોક બી 4 અમે તેને ઠીક રાખવા માટે એક સારું સ્થાન શોધવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ તેથી આ બી 4 હું બોડી બી 4 દ્વારા સૂચિત કરું છું હું તેને એક લંબચોરસમાં બતાવી રહ્યો છું જે જાણે કે આ ત્રણ પહેલાથી મૂકાયેલા બ્લોક્સ બી 1 બી 2 બી 3 સાથે સ્પ્રિંગ દ્વારા જોડાયેલ છે તેથી તેમની કનેક્ટિવિટી કે 1 કે 2 કે 3 હોઈ શકે છે હવે હું શું કહું છું કે આ સ્થિતિમાં હું બી 4 ને છૂટી કરું છું તેથી બી 4 ને ફરવા દો અને અંતિમ સ્થિતિ સુધી પહોંચવા દો જે તેની સંતુલન સ્થિતિ હશે માની લો કે બી 4 ની અંતિમ સ્થિતિ આ છે જો તમે બી 4 ને મુક્ત કરો છો તો આ સાથે અંતિમ પોઝિશન બી 4 છે તેથી બી 1 આને કનેક્ટ કરવામાં આવશે આ આને જોડશે તેથી અંતિમ પોઝિશનમાં બ્લોક બી 4 પર લગાવેલ કુલ બળ ઝીરો ની બરાબર હશે આ સંતુલનની વ્યાખ્યા છે બરાબર તેથી જ્યારે તમારી પાસે આ સંતુલન હોય ત્યારે આપણે એમ કહીશું કે બ્લોક બી 4 મૂકવા માટે આપણને શ્રેષ્ઠ સ્થાન મળ્યું છે આ ફોર્સ ડાયરેકટેડ પ્લેસમેન્ટ પાછળનો મૂળભૂત ખ્યાલ છે તેથી સામાન્ય રીતે જો તમે મેં જે કીધું એ ફરીથી ત્યાં જુઓ તો આના જેવા બે બ્લોક્સ છે તો ચાલો આપણે સામાન્ય રીતે તેને બી 1 અને બી 4 કહીએ તેથી તમારી પાસે ઇન્ટર કનેક્શન્સ છે વજન ડબલ્યુ 14 કહેવા દો તેથી આને જોડતી કેટલી રેખાઓ આ બ્લોક્સ વચ્ચેનું અંતર ડી 14 કહીએ તેથી જેમ હૂકનો નિયમ Hooke's law કહે છે આ બંને બ્લોક્સ બી 1 અને બી 4 વચ્ચે આકર્ષણ બળ ડી 14 અને ડબલ્યુ 14 નો ગુણાકાર થશે તેમ તે અંતરના સમપ્રમાણ હશે ડબલ્યુ 14 કોન્સ્ટન્ટ રહેશે બરાબર તો પછી બીજા ઘણા સેલ્સ સાથે જોડાયેલ કોષ બળનો અનુભવ કરશે હું સારી રીતે આ એક્સપ્રેશન સમજાવીશ મને પહેલાં એક સરળ દ્રશ્ય બનાવવા દો તે પ્રશંસા કરવા માટે સરળ હશે માની લો કે મારી પાસે આનું એક દૃશ્ય છે મારી પાસે એક બ્લોક આઈ છે જે હું મૂકવા માંગું છું ત્યાં પહેલાથી જ ચાર બ્લોક્સ છે જે પહેલેથી જ મૂકવામાં આવ્યા છે ચાલો કહીએ કે 1 2 3 અને 4 તેથી આ દરેક બ્લોક્સ કેટલાક આકર્ષણ બળ ઉત્પન્ન કરે છે તેથી 1 આઈ ને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે 2 આઈ ને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે 3 આઈ ને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને 4 આઈ ને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે હવે તે આપણે કહીએ તેના પર નિર્ભર છે ચાલો આ વજનને ડબ્લ્યુ આઈ 1 ડબ્લ્યુ આઈ 2 ડબ્લ્યુ આઈ 3 અને ડબ્લ્યુ આઈ 4 કહીએ તેથી બ્લોક એફ આઈ પર જે કુલ બળનો ઉપયોગ કરવામાં આવશે તે ડબ્લ્યુ આઈ 1 ગુણ્યા ડી આઈ 1 થી સૂચવવામાં આવશે જ્યાં ડી આઈ 1 એ અંતર છે આ ડી આઈ 1 ડી આઈ 1 એ જ રીતે આ ડી આઈ 2 હશે આ ડી આઈ 3 હશે અને આ ડી આઈ 4 હશે તેથી આઈ પર લગાડવામાં આવેલ કુલ બળ ડબ્લ્યુઆઈ 2 ડીઆઈ 2 વત્તા ડબ્લ્યુઆઈ 3 ડીઆઈ 3 અને ડબ્લ્યુઆઈ 4 ડીઆઈ 4 હશે હવે તમે શું કરવા માંગો છો તે છે કે તમારે કેટલાક સમીકરણો હલ કરવા પડશે અને આઈ નું સ્થાન જેના માટે આ બળ ઝીરો બનશે તે શોધવું પડશે કારણ કે તેમાંના કેટલાક જમણી દિશામાં ખેંચાઈ જશે કેટલાક બ્લોક્સ ડાબી બાજુની દિશામાં ખેંચાઈ જશે તેથી તે વત્તા અને ઓછામાં એક સંકેત હશે કુલ સરવાળો બંને દિશા એક્સ અને વાય માં ઝીરો હોવો જોઈએ બરાબર તેથી આ જે મેં અહીં બતાવ્યું છે બરાબર તે સ્લાઇડમાં સામાન્ય સ્વરૂપમાં ઉલ્લેખિત છે જ્યાં એક સેલ અન્ય જે નંબર જેટલા સેલ દ્વારા આકર્ષાય છે તેથી તે સિગ્મા જે ઓફ ડબ્લ્યુ આઇજે ડી આઇજે હશે આ કુલ બળો હશે જ્યાં ડબ્લ્યુ આઇજે એ આઈ અને જે વચ્ચેના જોડાણોની સંખ્યા છે જે કનેક્શનનું વજન છે અને ડીઆઇજે અંતર સૂચવે છે હવે મેં હમણાં જ જે ઉલ્લેખ કર્યો છે જો સેલ આઈ ને મુક્ત રીતે ખસેડવાની મંજૂરી આપવામાં આવે તો તે પ્રબળ બળ ની દિશા તરફ આગળ વધશે અને તેની અંતિમ સ્થિતિમાં જેને અમુક સમયે 0 બળ લક્ષ્ય સ્થાન કહેવામાં આવે છે પરિણામી બળ એફઆઈ શૂન્ય બની જશે તેથી જો આપણે સેલ આઈ ને મુક્ત રીતે ખસેડવાની મંજૂરી આપીએ તો તે આપમેળે આવશે અને તેના અંતિમ કહેવાતા 0 બળ લક્ષ્ય સ્થાન માં સ્થાયી થશે તેથી અમારું ઉદ્દેશ 0 બળ લક્ષ્ય સ્થાન ના કોઓર્ડીનેટ ને શોધવાનું છે જેથી અમે બ્લોક મૂકવા માટેનું શ્રેષ્ઠ સ્થાન કયું છે તે નક્કી કરી શકીએ તેથી આ રીતે જો તમે એક પછી એક ઇટરેશન કરો તો અમે સેલ્સ ને બદલીએ છીએ તેથી જ્યારે બધા સેલ્સ તેમના 0 બળ સ્થાનો પર જાય છે ત્યારે વાયર ની કુલ લંબાઈ ઓછી થવાની અપેક્ષા છે અમે આ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કારણ કે જે બંને બ્લોક્સમાં તેમની વચ્ચે મહત્તમ સંખ્યાના વાયર હોય ત્યાં મહત્તમ બળ હશે જેથી તેઓ એક સાથે નજીક આવવાની અપેક્ષા રાખે છે આ મૂળ વિચાર છે તો ચાલો સરળ ગણતરી કરીએ તેથી બળ કે જેની મિકેનિક્સને તમે જાણો છો તે બળ એક દ્વિ પરિમાણ પ્લેનમાં તેના એક્સ ઘટક અને વાય ઘટક ધરાવે છે તેથી અમે જુદા જુદા ભાગોના એક્સ ઘટકો અને વાય ઘટકોને 0 થી સમકક્ષ કરી રહ્યા છીએ અને કોઓર્ડીનેટ માટે હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી ચાલો ધારી લઈએ કે સેલ આઈ માટે એક્સઆઈ 0 અને વાયઆઈ 0 એ 0 બળ લક્ષ્ય સ્થાન નું પ્રતિનિધિત્વ કરશે તેથી પછી આ અંતિમ સ્થાનમાં સેલ આઈ પર સંપૂર્ણ બળ આપવામાં આવ્યું એક્સ દિશામાં ડબ્લ્યુ આઇજે થશે એકસજે 0 માયનસ એકસઆઈ 0 આ જે એ બીજા બધા બ્લોક્સ છે અને આઈ છે જે માટે ઝીરો ખરેખર જરૂરી નથી તેથી તમારે ફક્ત આઈ માટે જ ઝીરો ની જરૂર છે કારણ કે મેં કહ્યું છે કે અન્ય તમામ બ્લોક્સ પહેલાથી જ 0 માં 0 બળ લક્ષ્ય સ્થાન માં છે તેથી જ હું અહીં ઝીરો બતાવી રહ્યો છું પરંતુ આ સમીકરણમાં આપણે એક્સઆઈ 0 માં વધુ રસ ધરાવીએ છીએ તેથી એક્સ દિશામાં બે બ્લોક્સ વચ્ચેનું અંતર એકસજે માઇનસ એક્સઆઈ ગુણ્યા વજન થશે એ જ રીતે વાય દિશામાં બે બ્લોક્સ વચ્ચેનું અંતર વાયજે માયનસ વાયઆઈ 0 ગુણ્યા વજન થશે તેથી જો તમે આ બંનેને અલગથી 0 થી સમાન કરો એટલે કે એક્સ દિશા સાથે ચોખ્ખું બળ વાય દિશા સાથે ઝીરો હશે જો તમે તેને હલ કરો તો તમને એક્સઆઇજે ની કિંમત મળશે જેના બદલે હું એક્સઆઈ 0 લખી રહ્યો છું આ વાયઆઈ 0 ની જગ્યા એ હું વાયજે વાયજે 0 લખી રહ્યો છું તેથી અંતિમ સ્થાન એક્સ અને વાય કિંમતો આના જેવા એક્સપ્રેશન દ્વારા આપવામાં આવે છે તેથી જો હું બીજા બધા બ્લોક્સના કોઓર્ડિનેટ્સ અને તેના કનેક્શન ના વજનને જાણું છું તેથી અમે 0 બળ લક્ષ્ય સ્થાન ની કિંમતની ગણતરી કરી શકીએ છીએ પરંતુ અલબત્ત આપણે સ્પષ્ટપણે તપાસવું જોઈએ કે જ્યારે અમે ટાર્ગેટ કોઓર્ડીનેટ ઉત્પન્ન કરી રહ્યા હોઈએ ત્યારે કોઈ ઓવરલેપ નથી કારણ કે તમે પહેલેથી રોકાયેલા આવા ટાર્ગેટ કોઓર્ડીનેટ પેદા કરી શકો છો તેથી તમારે બ્લોકને નજીકના સ્થાને મૂકવું પડશે બરાબર તો ચાલો સમજાવવા માટે એક નાનું ઉદાહરણ જોઈએ તેથી ડાબી બાજુની આકૃતિમાં સમસ્યા બતાવવામાં આવી છે તમે જમણી બાજુ પરની આકૃતિને અસ્થાયી રૂપે અવગણી શકો છો કારણ કે આ અંતિમ સમાધાનનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ આપણે આ તરફ પહોંચીશું તમે આ ઉદાહરણમાં જોશો કે મેં ચાર ઇનપુટ આઉટપુટ પેડ્સ ઇન આઉટ વીડીડી અને ગ્રાઉન્ડ અને એક ગેટ જમણે દર્શાવ્યા છે તેથી હું સરળતા માટે માની રહ્યો છું કે મારી પાસે ત્રણ બાય ત્રણ જેવું ગ્રીડ સ્ટ્રક્ચર છે ઉદાહરણ માટે એક ખૂબ જ નાની પેટા સમસ્યા જ્યાં ચાર પેડ્સ પહેલાથી જ ચાર ખૂણાના લંબચોરસમાં પહેલેથી મૂકવામાં આવ્યા છે વીડીડી અહીં છે આઉટ અહીં છે ગ્રાઉન્ડ અહીં છે અને ઈન અહીં છે હવે અમારી સમસ્યા એ છે કે આ ઇન્વર્ટર આ ગેટ મૂકવા માટેનું શ્રેષ્ઠ સ્થાન શોધવું તેથી ત્યાં 1 2 3 4 5 સ્થાનો ઉપલબ્ધ છે તો આ ગેટ ને મુકવા માટે આ પાંચ સ્થાનોમાંથી કયું સ્થાન શ્રેષ્ઠ છે તેથી અહીં જે પણ ઉપલબ્ધ છે તે એ છે કે વાયરનું વજન આપવામાં આવે છે ઠીક છે આ સંખ્યા ફક્ત દૃષ્ટાંત હેતુઓ માટે છે એવું વિચારશો નહીં કે શા માટે વી નું વજન 8 અને ગ્રાઉન્ડ વજન 3 કેમ છે આ ફક્ત અમુક સંખ્યા સિવાય કંઈ નથી તો ચાલો આપણે આ વજનને ડબલ્યુ વીડીડી કહીએ આ વજન અથવા આ રેખા 8 અને ડબલ્યુ આઉટ 10 છે ડબલ્યુ ઇન 3 છે અને ગ્રાઉન્ડ પણ 3 છે તેથી અમારો ઉદ્દેશ આ ગેટ નું 0 બળ લક્ષ્ય સ્થાન શોધવાનું છે ચાલો જોઈએ તો આ આપણી ત્રણ બાય ત્રણ ગ્રીડ છે આપણે ધારી રહ્યા છીએ કે આ સેલ ઝીરો ઝીરો સૂચવે છે આ વન ઝીરો ટુ ઝીરો છે આ ઝીરો વન વન વન ટુ વન ઝીરો ટુ અને ટુ ટુ છે અને આ જ પ્રણાલી છે તેથી ફક્ત આપણે તે સમીકરણને અનુસરી રહ્યા છીએ જે આપણે થોડા સમય પહેલાં મેળવ્યું છે ચાલો પહેલા આપણે લીધેલા સમીકરણ મુજબ 0 બળ એક્સ કોઓર્ડીનેટ ની ગણતરી કરીએ તેથી ડબ્લ્યુઆઇજે પહેલેથી જ 8 10 3 અને 3 ખબર છે તેથી અંશ ડબ્લ્યુઆઇજે ગુણ્યા એક્સજે હશે જેમાં ચાર જે વીડીડી આઉટ ઈન અને ગ્રાઉન્ડ હશે તેથી ડબલ્યુ વીડીડી એક્સ વીડીડી વત્તા ડબલ્યુ આઉટ એક્સ આઉટ ડબલ્યુ ઇન એક્સ ઇન અને ડબ્લ્યુ ગ્રાઉન્ડ એક્સ ગ્રાઉન્ડ માં છેદ માં ફક્ત વજન નો સરવાળો હોવો જોઈએ તેથી તમે કિંમત મૂકો વજન 8 10 3 અને 3 છે ડબલ્યુ વીડીડી 8 અને એક્સ વીડીડી છે વીડીડી માટે એક્સ કોઓર્ડીનેટ શું છે ઝીરો તે ઝીરો ટુ છે આઉટ વજન વન ઝીરો છે એક્સ કોઓર્ડીનેટ ટુ છે ટેન ઇન્ટુ ટુ એક્સ કોઓર્ડીનેટ ના એક્સ માટે ફરીથી ઝીરો થ્રી ઇન્ટુ ઝીરો ગ્રાઉન્ડ એક્સ કોઓર્ડીનેટ માટે ફરીથી ટુ ટુ ઝીરો થ્રી ઇન્ટુ ટુ તેથી જો તમે ગણતરી કરો તે 26 બાય 24 પર આવે છે જે 1 83 છે એ જ રીતે જો તમે 0 બળ એટલે કે હું આ સમીકરણનો ઉપયોગ કરીને y કોઓર્ડીનેટ ની ગણતરી કરું તો તે સમાન હશે તેથી આ સમીકરણ વાય વીડીડી વાય આઉટ વગેરે જેવું હશે તેથી આ વાય વીડીડી 8 માં વીડીડી વાય કોઓર્ડીનેટ ટુ છે ઝીરો કોમા ટુ વાય આઉટ પણ ટુ છે પણ ઈન અને આઉટ વાય કોઓર્ડીનેટ ઝીરો છે તેથી આ ઝીરો અને ઝીરો છે તેથી આ 16 અને 20 36 પર આવે છે અને આ 24 છે તેથી તમે 1 5 મેળવશો તેથી 0 બળ સ્થાન ની ગણતરી 1 083 અને 1 5 તરીકે કરવામાં આવી છે અને જો તમે તેનો રાઉન્ડ ઓફ round ઑફ કરો તો 1 અલ્પવિરામ 2 નજીકનું પૂર્ણાંક મૂલ્ય આવે છે તેથી 1 અલ્પવિરામ 2 આ સેલ હશે તેથી અંતિમ ઉપાય બતાવવામાં આવે છે તેથી આ વિશેષ સમસ્યા માટે આ ગેટ ને ગ્રીડ ની અંદર આ સ્થાને મૂકવો પડશે તેથી આ ફોર્સ ડાયરેક્ટેડ પ્લેસમેન્ટ પાછળનો મૂળ વિચાર છે તમે કહી શકો છો કે પેટા પ્રોબ્લેમ કે જેની પર આપણે હમણાં નજર કરી હતી તે એ છે કે કેટલાક અન્ય જે નંબરના બ્લોક્સ પહેલેથી મૂકવામાં આવ્યા છે હું એક નવો બ્લોક આઈ મૂકવાનો પ્રયાસ કરી રહ્યો છું તેથી આઈ ના કોઓર્ડીનેટ એ પણ એક્સ અને વાય બંને દિશામાં શું હોવા જોઈએ કે બાહ્ય જે બ્લોક્સ દ્વારા આઈ પર લગાવવામાં આવેલ કુલ બળ 0 હશે હવે તેથી અમે ફક્ત ધારી ને કે અન્ય જે બ્લોક્સ મૂકવામાં આવ્યા છે તે એક બ્લોક મૂકવા માટેની પેટા સમસ્યા તરફ ધ્યાન આપ્યું છે હવે આ અભિગમનો ઉપયોગ કંસ્ટ્રક્ટિવ પ્લેસમેન્ટ માટે થઈ શકે છે કંસ્ટ્રક્ટિવ પ્લેસમેન્ટ એટલે કે મારી પાસે છે ચાલો કહીએ કે મારી પાસે 100 બ્લોક્સ છે હું તે બધાને કંસ્ટ્રક્ટિવ અર્થમાં રાખવામાટે તેમને અમુક ક્રમમાં એક પછી એક મૂકી રહ્યો છું તેથી ધીમે ધીમે હું પ્લેસમેન્ટ નું નિર્માણ કરું છું કંસ્ટ્રક્ટિવ એટલે કંઈક કે જે કદમાં વધે છે તે આગળ વધતું જાય છે તેથી કંસ્ટ્રક્ટિવ પ્લેસમેન્ટ ખૂબ સરળ છે તે તમે પસંદ કરેલા કેટલાક પ્રારંભિક પ્લેસમેન્ટથી પ્રારંભ થાય છે શરૂઆતમાં પ્રારંભિક પ્લેસમેન્ટ નલ છે ત્યાં કંઈ નથી તેથી તમે એક સમયે એક મોડ્યુલ પસંદ કરો તેના 0 બળ સ્થાન ની ગણતરી કરો અને તેને ત્યાં મૂકવાનો પ્રયાસ કરો અલબત્ત ત્યાં કેટલાક હ્યુરિસ્ટિક્સ છે જેનો ઉપયોગ કરીને તમે પ્રાપ્ત કરેલા સોલ્યુશનને સુધારવા માટે પુનરાવર્તન કરી શકો છો હવે તમે આ સેલ્સ ને પ્લેસમેન્ટ માટે કયા ક્રમમાં લો છો તે ક્રમમાં તે રેન્ડમ અથવા કેટલાક હ્યુરિસ્ટિક્સ દ્વારા ચલાવવામાં આવી શકે છે ઉદાહરણ તરીકે તમે જે તબક્કે રહ્યા છો તેનો મઘ્યક તમે બાકીના બધા સેલ્સ ધ્યાનમાં લો જેમ કે ઉદાહરણ તરીકે મેં 100 સેલ્સ માંથી પહેલેથી જ 40 સેલ્સ મૂક્યા છે 60 બાકી છે તેથી હું બાકીના 60 સેલ્સ માંથી દરેકની ગણતરી કરું છું જેના માટે એફઆઈ નું મૂલ્ય મહત્તમ થવાનું છે તેથી જો હું કામચલાઉ પ્લેસમેન્ટ લઈને આવ્યો તેથી કામચલાઉ પ્લેસમેન્ટ માટેશું મહત્તમ આવે છે તેથી તમે તે સેલ પસંદ કરો કે જેના માટે એફઆઈ મહત્તમ છે અને ગણતરી કરો તેના માટે નવું સ્થાન બનાવવાનો પ્રયાસ કરો અલબત્ત હું અહીં એમ ધારી રહ્યો છું કે હું કોઈ એક રેન્ડમ પ્લેસમેન્ટથી પ્રારંભ કરું છું તેમને એક પછી એક મૂકીને નહીં તેથી હું ફ્લોર પર અવ્યવસ્થિત રીતે 100 સેલ્સ મૂકી રહ્યો છું પરંતુ એક પછી એક હું ઓપ્ટિમાઇઝેશન માટે તેમને ધ્યાનમાં લઈ 0 બળ સ્થાન શોધવા માટે પ્રયાસ કરી રહ્યો છું તેથી ત્યાં સંખ્યાબંધ હ્યુરિસ્ટિક્સ છે કે જ્યારે તમે બ્લોક અથવા સેલ ના 0 બળ સ્થાન ની ગણતરી કરો છો ત્યારે તેની દરખાસ્ત કરવામાં આવી છે તેથી જો તમને લાગે કે 0 બળ સ્થાન પહેલાથી જ બીજા સેલ ક્યૂ દ્વારા રોકાયેલ છે તો વિચારણા હેઠળના સેલ ને પી કહેવા દો તમારી પાસે આ માટે ઘણા વિકલ્પો છે તમે પી ખસેડો તમે ક્યૂ માં પી મૂકી શકતા નથી કારણ કે પી પહેલેથી જ રોકાયેલ છે તમે પી ને તે સ્થાન પર ખસેડો કે જે ક્યુ ની ક્યાંક નજીક જમણે ડાબે ઉપર નીચે હોય નંબર બે નું તમે મૂલ્યાંકન કર્યું છે કે જો આપણે પી અને ક્યુ ને એક્સચેન્જ કરીશું કે અદલાબદલ કરીશું તેથી જો તમે પી અને ક્યૂ ને એક્સચેન્જ કરો અને જુઓ કે કિંમત ઓછી થઈ રહી છે તો તમે ફક્ત સ્વેપ સ્વીકારી શકો છો રીપલ મુવ નો અર્થ એ છે કે આપણે અમુક પ્રકારની રીપલીંગ અથવા ચેન રિએક્શન કરીએ છીએ જેમ કે તમે તે સ્થાનમાં સેલ પી મૂકો જેની ગણતરી કરવામાં આવી છે જે ક્યૂ દ્વારા રોકાયેલ છે અને ક્યૂ માટે પી ના નવા સ્થાન સાથે તમે ક્યૂ ના નવા 0 બળના સ્થાન ની ગણતરી કરો તમે તે સ્થાન પર ક્યૂ મૂકો જો તમે તે સ્થાન જોશો તો બીજા સેલ આર દ્વારા પણ રોકાયેલ છે તમને આર માટે આ 0 સ્થાન મળ્યું છે આ રીતે તમે જ્યાં સુધી અંતમાંના બધા સેલ્સ ન મૂકાય ત્યાં સુધી પુનરાવર્તન કરો છો અને અંતે ચેન મુવ છે તમે દર વખતે રીપલ મુવ ની જેમ 0 બળ સ્થાન ની ફરી ગણતરી કરતા નથી પરંતુ તમે કોમ્પ્યુટ કરેલા સ્થાને સેલ પી ખસેડો અને સેલ ક્યૂ જે તે સ્થાન પર કબજો કરી રહ્યો છે તમે તેને બાજુના સ્થાને ખસેડો જો નજીકનું સ્થાન પણ બીજા કેટલાક સેલ આર દ્વારા કબજે કરવામાં આવ્યું હોય તો તમે આર ને અડીને સ્થાને ખસેડો છો અને જેમ કે તમે ખાલી સ્થાન ન મળે ત્યાં સુધી મૂળભૂત રીતે બધા સેલ્સને સ્થાનાંતરિત કરી રહ્યાં છો તેથી આપણે ફોર્સ ડાયરેક્ટેડ શિડયુલિંગ અને કંસ્ટ્રક્ટિવ પ્લેસમેન્ટ કેસ જોયા કે જ્યાં બોડી પર સ્પ્રિંગ દ્વારા બળો ને જે રીતે લગાડવામાં આવે છે તેનો અર્થ સ્પ્રિંગ્સથી સમાનતાનો ઉપયોગ કરીને અમે બ્લોક્સ મૂકવા માટેનું શ્રેષ્ઠ સ્થાન પણ શોધી શકીએ છીએ હવે આવા પ્લેસમેન્ટ ટૂલ્સ ઘણા છે જે જુદા જુદા બ્લોક્સ માટેનું સ્થળ શોધવા માટે ફોર્સ ડાયરેકટીવ પ્લેસમેન્ટ ના આધારે આ પ્રકારની હ્યુરિસ્ટિક નો ઉપયોગ કરે છે તેથી આ સાથે આપણે આ વ્યાખ્યાન નંબર 13 ના અંત પર આવીએ છીએ